તેથી આ ક્લાસમાં આપણે વધુ 2 ફોલ્ટ સિમ્યુલેશન અલ્ગોરિધમ્સ ની ચર્ચા કરીશું જેને ડિડક્ટિવ અને કોનકરન્ટ કહેવાય છે હવે વૈચારિક રીતે તેઓ એ અર્થમાં સમાન છે કે આ પદ્ધતિઓ એક પછી એક ટેસ્ટ વેક્ટર એપ્લાય કરીને એક જ સમયે તમામ ફોલ્ટ્સનું સિમ્યુલેટ કરવાનો પ્રયાસ કરે છે પરંતુ તેઓ જે રીતે કામ કરે છે તે ફોલ્ટ્સને નિયંત્રિત કરે છે તે સ્પષ્ટ રીતે અલગ છે તેથી ચાલો આપણે એક પછી એક આ પદ્ધતિઓ ઉપર ધ્યાન આપીએ તેથી પ્રથમ પદ્ધતિ કે જેની આપણે ચર્ચા કરીએ છીએ તેને ડિડક્ટિવ ફોલ્ટ સિમ્યુલેશન કહેવામાં આવે છે હવે જુઓ આ પદ્ધતિઓમાં ખૂબ જ રસપ્રદ લાક્ષણિકતાઓ છે આ કહે છે કે આપણે સર્કિટમાંથી એક જ પાસ બનાવીએ છીએ અને તે સિંગલ પાસમાં આપણે ટેસ્ટ વેક્ટર દ્વારા શોધાયેલ તમામ ફોલ્ટ્સ શોધી કાઢીએ છીએ જેનો અર્થ છે કે તે કંઈક આના જેવું છે ચાલો કહીએ કે મેં સર્કિટ આપી છે હું ચોક્કસ ટેસ્ટ વેક્ટર એપ્લાય કરું છું ચાલો તેને Ti કહીએ હું જે કહું છું તે એ છે કે હું સર્કિટમાંના ગેટ્સને માત્ર એક પાસથી સ્કેન કરું છું હું આઉટપુટનું મૂલ્યાંકન કરું છું અને હું Ti દ્વારા શોધાયેલ તમામ ફોલ્ટ્સ તરત જ નક્કી કરી શકું છું આ એક ખૂબ જ રસપ્રદ બાબત છે તેથી હું કોઈક રીતે ગર્ભિત રીતે તમામ ફોલ્ટ્સનું સિમ્યુલેટ કરું છું તો જો ત્યાં 100 ટેસ્ટ વેક્ટર હોય તો મારે આ પ્રક્રિયા 100 વખત કરવી પડશે તેથી એક અન્ય રસપ્રદ મુદ્દો એ છે કે આ પદ્ધતિ ઇવેન્ટ ડ્રિવન મોડ માં કાર્ય કરે છે જેમ કે ઇવેન્ટનો ખ્યાલ છે તેથી જો કોઈ ચોક્કસ ગેટ માટે કોઈ ઇવેન્ટ ન બની હોય તો આપણે ગેટનું મૂલ્યાંકન અથવા પ્રક્રિયા કરતા નથી ચાલો કહીએ કે આ તમામ ટેસ્ટ વેક્ટર્સમાં કરવામાં આવે છે મારો કહેવાનો અર્થ એ છે કે મેં પ્રથમ ટેસ્ટ વેક્ટર T1 એપ્લાય કર્યું છે મેં મારી સર્કિટ ઉપર પ્રક્રિયા કરી છે મેં શોધાયેલ ફોલ્ટ્સ શોધી કાઢ્યા છે હવે હું બીજા ટેસ્ટ વેક્ટર T2 એપ્લાય કરું છું છેલ્લા એકના રિસ્પેક્ટમાં હું ડેટા સ્ટ્રક્ચરનો નાશ કરતો નથી જે તમે પહેલાથી જ T1 સાથે બનાવેલ છે જે બાકી છે હવે હું બીજા ટેસ્ટ વેક્ટર એપ્લાય કરું છું અને જ્યારે જરૂરી હોય ત્યારે જ હું તે ડેટા સ્ટ્રક્ચરમાં ફેરફાર કરું છું મારે તમામ ગેટ્સનું પુનઃમૂલ્યાંકન કરવાની જરૂર નથી હું એ શોધું છું કે કયા ગેટ્સમાં ઇવેન્ટઓ બની રહી છે હું મારા સર્કિટના તે ભાગ માટે જ તે ગેટ્સમાં થોડો ફેરફાર કરું છું જ્યાં કોઈ ઇવેન્ટઓ બની રહી નથી હું છેલ્લા ટેસ્ટ વેક્ટર T1 અવશેષોની તુલનામાં સમાન ડેટા માળખું કોઈ ફેરફાર કરતો નથી આ એક ટેસ્ટ વેક્ટર સાથે ચાલુ રહે છે બીજા પછી T2 પછી T3 પછી T4 અને તેથી વધુ આવે છે તેથી સરેરાશ આ ખૂબ ઝડપથી ચાલે છે તેથી ખ્યાલ એ છે કે સર્કિટમાં દરેક લાઇન માટે આપણે ફોલ્ટ સૂચિને જોડીએ છીએ તેથી આપણે આગળની સ્લાઈડમાં ફોલ્ટ લિસ્ટને વ્યાખ્યાયિત કરીશું શરૂઆતમાં બધી લાઈનો માટે ફોલ્ટ લિસ્ટ ખાલી થઈ જાય છે કારણ કે સિમ્યુલેશન આગળ વધે છે આ ફોલ્ટ લિસ્ટ કેટલીક માહિતી દ્વારા ભરાઈ જાય છે અને તે ડાયનેમિકલી બદલાય છે કારણ કે આપણે ટેસ્ટ વેક્ટર સાથે સિમ્યુલેટ કરીએ છીએ એક પછી એક બીજી અને જેમ મેં કહ્યું તેમ આપણે સિમ્યુલેશનની એક પ્રક્રિયામાં માહિતીનો નાશ કરતા નથી આપણે તેને રાખીએ છીએ આગામી ટેસ્ટ વેક્ટર એપ્લાય કરીએ છીએ અને જરૂરી હોય ત્યાં જ ફેરફારો કરીએ છીએ આ એક રીત છે જે આપણે પ્રક્રિયાને ઝડપી બનાવી શકીએ છીએ ચાલો હવે જોઈએ કે ફોલ્ટ લિસ્ટ શું છે વાસ્તવમાં ફોલ્ટ લિસ્ટનો અર્થ શું થાય છે ફોલ્ટ લિસ્ટ Lk કે જે ચોક્કસ લાઇન k સાથે સંકળાયેલ છે તે ફોલ્ટની યાદી છે ફોલ્ટ્સનો સમૂહ જે લાઇન k ની લોજિક વેલ્યુ માં ફેરફાર કરે છે તે જે કહે છે તે એ છે કે જે ની વેલ્યુનું કારણ બને છે ફોલ્ટ ફ્રી સર્કિટમાં લાઇન k N એ ફોલ્ટ ફ્રી સર્કિટ અને ફોલ્ટી સર્કિટ Nf ને અલગ કરવા દો આ વિચાર છે ચાલો તેને સમજાવવા માટે આપણે એક ઉદાહરણ લઈએ નાનું ઉદાહરણ લઈએ ચાલો કહીએ કે મારી પાસે અહીં એક ગેટ છે AND ગેટ છે ચાલો કહીએ કે એક OR ગેટ છે ધારો કે આપણે કોઈ ચોક્કસ ઇનપુટ વેક્ટર સાથે સિમ્યુલેશન કરી રહ્યા છીએ ચાલો કહીએ કે 1 0 અને 0 છે ચાલો કહીએ કે ઇનપુટ્સ AB અને C છે આ D છે તેથી અમને D લાઇનમાં રસ છે પાછળથી હું એક સંપૂર્ણ ઉદાહરણ બતાવીશ તેથી જ્યારે હું લાઇન D ના ફોલ્ટ લિસ્ટ વિશે વાત કરું છું ત્યારે જુઓ D આ 1 0 છે તેથી D 0 ની ફોલ્ટ ફ્રી વેલ્યુ અને આઉટપુટની ફોલ્ટ ફ્રી વેલ્યુ પણ છે ચાલો કહીએ કે F પણ 0 છે હવે LD તેમાં તમામ ફોલ્ટ્સનો સમૂહ હશે જે લાઇન D ની વેલ્યુને બદલશે તેનો અર્થ એ કે તે 0 હતું મૂલ્ય 1 માં બદલાઈ જશે તેથી ચાલો આ ઉદાહરણમાં જોઈએ કે કયા ફોલ્ટ્સ છે જે મૂલ્યોને 1 માં બદલી શકે છે જુઓ 1 ફોલ્ટ B 1 ઉપર સ્ટક થઈ શકે છે અગાઉના કર્વમાં જો B 1 છે તો ઇનપુટ 1 છે અને માત્ર આ લાઇન 1 હશે તેથી આવો એક ફોલ્ટ B 1 ઉપર સ્ટક થઈ જશે અને અન્ય સ્પષ્ટ ફોલ્ટ 1 ઉપર સ્ટક થયેલા D હશે તેથી આ 2 ફોલ્ટ છે તેથી ફોલ્ટ લિસ્ટ આના જેવું દેખાશે ફોલ્ટ લિસ્ટમાં તમામ ફોલ્ટ્સનો સમાવેશ થશે જે ફોલ્ટ ફ્રી વર્ઝનના રિસ્પેક્ટમાં આ ચોક્કસ લાઇન D ની વેલ્યુમાં ફેરફાર કરશે ફોલ્ટ ફ્રી વેલ્યુ 0 છે તો કયા ફોલ્ટ્સ છે જે તેને 1 માં બદલશે તેથી એક પ્રક્રિયા છે જે હું બતાવીશ ઉદાહરણ તરીકે આપણે બધી લાઇન્સ માટે ફોલ્ટ લિસ્ટની વ્યવસ્થિત રીતે ગણતરી કરી શકીએ છીએ તેથી એકવાર આપણે પ્રક્રિયા પૂર્ણ કરી લઈએ પ્રાઇમરી આઉટપુટ માટે ફોલ્ટ લિસ્ટ શું સૂચવે છે ધારો કે તમે પ્રાઇમરી આઉટપુટની ફોલ્ટ લિસ્ટની ગણતરી કરી છે તે તમને જણાવશે કે કયા ફોલ્ટ્સ છે જે પ્રાઇમરી આઉટપુટની વેલ્યુમાં ફેરફાર કરશે જેનો વાસ્તવમાં અર્થ એ થાય છે કે કરંટ વેક્ટર દ્વારા કયા ફોલ્ટ્સ શોધી કાઢવામાં આવી રહ્યા છે જે ફૉલ્ટ ફ્રી 1 ના રિસ્પેક્ટમાં માત્ર આઉટપુટને જ બદલશે So there are 2 interleaved steps involved one is the true value or fault free simulation with a given vector and we are concurrently computing the fault lists So there are some simple set theoretic rules I will be illustrating using which you can compute the fault lists તેથી ત્યાં 2 ઇન્ટરલીવ્ડ સ્ટેપ્સ સામેલ છે એક આપેલ વેક્ટર સાથેનું સાચું મૂલ્ય અથવા ફોલ્ટ ફ્રી સિમ્યુલેશન છે અને આપણે એકસાથે ફોલ્ટ લિસ્ટની ગણતરી કરીએ છીએ તેથી કેટલાક સરળ સેટ થિયોરેટિક નિયમો છે જે હું સમજાવીશ જેનો ઉપયોગ કરીને તમે ફોલ્ટ લિસ્ટની ગણતરી કરી શકો છો આ ઇવેન્ટઓ વિશે વાત કર્યા પછી ચાલો કેટલાક ઉદાહરણો લઈએ હવે જેમ મેં કહ્યું તેમ ફોલ્ટ લિસ્ટની ગણતરી ઇવેન્ટ ડ્રિવન ફેશનમાં કરવામાં આવે છે ઉદાહરણ તરીકે ફોલ્ટ લિસ્ટ પ્રચાર જે મેં હમણાં જ અહીં બતાવ્યું હતું ત્યાં એક ફોલ્ટ B 1 ઉપર સ્ટક થયેલો હતો જે ઇનપુટ બાજુથી આઉટપુટ બાજુ સુધી પ્રસારિત થયો હતો પરંતુ D એ સ્થાનિક ફોલ્ટ હતો તેથી ફોલ્ટ લિસ્ટ પ્રચારનો ખ્યાલ છે જેમ જેમ હું ઇનપુટથી આઉટપુટ બાજુ તરફ જઉં છું તો ફોલ્ટ લિસ્ટ વ્યવસ્થિત રીતે પ્રચારિત થાય છે તેથી દરેક ગેટ માટે આપણે આઉટપુટ લાઇનની ફોલ્ટ લિસ્ટની ગણતરી કરીએ છીએ અને જ્યારે નીચેનામાંથી કોઈ એક ઇવેન્ટ બને ત્યારે જ આપણે આ ગેટનું મૂલ્યાંકન કરીએ છીએ ઇવેન્ટઓ શું છે પ્રથમ ઇવેન્ટ કહે છે કે ગેટની ઇનપુટ લાઇન્સમાંથી એકે તેની લોજીક સ્થિતિ બદલી છે આને લોજીક ઇવેન્ટ તરીકે ઓળખવામાં આવે છે તેથી હું એક પછી એક ટેસ્ટ વેક્ટર એપ્લાય કરી રહ્યો છું ચાલો આપણે કહીએ કે T1 માં ઇનપુટ્સ જ્યાં 1 0 છે T2 માં તે 1 1 બન્યું છે તેથી હું કહું છું કે એક લોજીક ઇવેન્ટ છે સૂચિ ઇવેન્ટનો અર્થ એ છે કે ઇનપુટ મૂલ્યો બદલાયા નથી પરંતુ ઇનપુટ ફોલ્ટ સૂચિઓમાંથી એક સંશોધિત કરવામાં આવી છે જ્યારે એક અથવા વધુ ઇનપુટ લાઇન્સ માટેની ફોલ્ટ સૂચિ બદલાય છે આના આધારે જો કોઈ ઇવેન્ટ હોય તો આપણે આઉટપુટની ફોલ્ટ લિસ્ટની ગણતરી કરીએ છીએ જો ત્યાં કોઈ ઇવેન્ટ ન હોય તો આપણે તે ગેટને છોડી શકીએ છીએ ગણતરી માટેના નિયમો ઇનપુટ મૂલ્યો ઉપર આધાર રાખે છે જેમ કે હું કેટલાક ઉદાહરણો સાથે બતાવીશ પ્રથમ ઉદાહરણ આપણે AND ગેટ લઈએ છીએ 1 1 તરીકે ઇનપુટ સાથે બે ઇનપુટ અને ગેટ આઉટપુટ પણ 0 છે 1 આઉટપુટ પણ 1 છે તો ચાલો આ ગેટના રિસ્પેક્ટમાં કહેવાનો પ્રયત્ન કરીએ આ AB પ્રાઇમરી ઇનપુટ હોવું જરૂરી નથી A બીજા કોઈ પેટા સર્કિટમાંથી આવી રહ્યું છે B કોઈ અન્ય સબ સર્કિટમાંથી આવી રહ્યું છે તેથી LA એ તમામ ફોલ્ટ્સ સૂચવશે જે A ની વેલ્યુમાં ફેરફાર કરે છે ફેરફારનો અર્થ 0 થાય છે અને LB એ તમામ ફોલ્ટ્સને સૂચવશે જે B ની વેલ્યુમાં ફેરફાર કરે છે તેનો અર્થ 0 થાય છે આ AND ગેટ છે તો કઈ સ્થિતિમાં આઉટપુટ બદલાશે બંને ઇનપુટ 1 1 છે તેથી જો ઓછામાં ઓછું એક ઇનપુટ 0 અથવા બંને બને તો આઉટપુટ બદલાશે તેથી આપણે તેને LA યુનિયન LB એ થિયોરેટિક કામગીરી તરીકે દર્શાવીએ છીએ તેથી ક્યાં તો A બદલાય છે અથવા B બદલાય છે પછી આઉટપુટ 0 હશે યુનિયન એટલેકે 0 ઉપર સ્ટક થયેલું આઉટપુટ સ્પષ્ટ ફોલ્ટ હશે આ પણ LZ હશે જો અહીં આઉટપુટ 0 હોય તો તે એક NAND ગેટ લે છે તે LA યુનિયન LB યુનિયન Z 1 ઉપર સ્ટક થાય છે કારણ કે હવે ફોલ્ટ ફ્રી વેલ્યુ 0 છે આ થોડો વધુ કોમ્પ્લેક્સ કેસ છે તમે 2 ઇનપુટ 0 1 તરીકે ઇનપુટ્સ સાથે AND ગેટ લો અને આઉટપુટ 0 છે હવે હું એ શોધવાનો પ્રયાસ કરી રહ્યો છું કે કઈ પરિસ્થિતિઓમાં આઉટપુટ મૂલ્ય 1 માં બદલાઈ શકે છે હું કહી શકું છું કે આઉટપુટ 1 હશે અહીં મારો મતલબ દેખીતી રીતે ફક્ત 1 શરત ઉપર સ્ટક થઈ જાય છે અથવા આ 0 થી 1 માં બદલાય છે અને B બદલાતો નથી B 1 ઉપર રહેવો જોઈએ તેનો અર્થ એ છે કે બંને 1 1 છે આ હું આ રીતે દર્શાવું છું LA એટલે A ફેરફારો અને ઇન્ટરસેક્શન LB બાર B બદલાતો નથી હવે સેટ થિયરીટિક નોટેશનમાં જો તમે વેન ડાયાગ્રામ દોરો છો તો તમે સરળતાથી સાબિત કરી શકો છો કે LA ઈન્ટરસેક્શન LB બાર એ સેટ ડિફરન્સ LA માઈનસ LB સિવાય બીજું કંઈ નથી તમે LA માંથી તમામ ફોલ્ટ્સ દૂર કરો છો જે LB માં સામાન્ય છે તેથી જો તમારી પાસે આવી સ્થિતિ હોય તો LA એ લાઇન છે જ્યાં તમે ફેરફાર કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો જ્યાં કોઈ ફેરફાર ન થાય ત્યાં LB ને બાદ કરો તેથી જો બીજી લાઈન C હોય C પણ 1 ઉપર હોય તો તે LA માઈનસ LB માઈનસ LC હોવી જોઈએ તેનો અર્થ એ થાય કે B અને C બંને બદલાતા નથી તેથી ઇનપુટ્સ ઉપર આધાર રાખીને તમારા નિયમો બદલાશે કારણ કે સમાન AND ગેટ છે પરંતુ નિયમો અલગ છે તે ઇનપુટ્સ ઉપર આધાર રાખે છે જો તે A 1 અને B 0 છે જે LB માઇનસ LA હશે તેથી આ પદ્ધતિનો એડવાન્ટેજ એ છે કે તમામ ફોલ્ટ્સ એકસાથે એક પાસમાં નિયંત્રિત થાય છે અને તે પેરેલલ ફોલ્ટ સિમ્યુલેશન કરતાં વધુ ઝડપી છે પરંતુ ડીસએડવાન્ટેજ એ છે કે ફોલ્ટ લિસ્ટ અણધારી રીતે વધી શકે છે તેથી મેમરીની આવશ્યકતાઓ સામાન્ય રીતે ઘણી વધારે હોય છે અને કમ્પ્યુટિંગ ના રિસ્પેક્ટમાં સેટ થિયોરેટિક નિયમો પણ થોડા મુશ્કેલ છે અને સેટ થિયોરેટિક નિયમો ઘણા બ્લોક માટે શક્ય છે ચાલો આપણે મલ્ટીપ્લેક્સર જેવો બીજો બ્લોક લઈએ હું કહીશ કારણ કે તમે બતાવશો કે તે કેવી રીતે વધુ મુશ્કેલ છે તેથી તમે MUX જેવા સરળ બ્લોક્સ માટે સેટ થિયોરેટિક નિયમો પણ બનાવી શકો છો ચાલો પરિસ્થિતિને ધ્યાનમાં લઈએ કે જ્યાં તમારી પસંદ કરેલી લાઇન 0 છે પ્રથમ ઇનપુટ અને બીજું ઇનપુટ બંને 1 1 છે અને તેથી આઉટપુટ 1 છે આ 0 છે A 0 પસંદ કરેલ છે તે 1 છે તો કઈ સ્થિતિમાં આ F 0 હશે પ્રથમ શરત એ છે કે LA 0 લાઇન ઉપર એક ઇવેન્ટ છે તેનો અર્થ એ કે A0 1 હતો તે 0 બને છે અથવા બીજી શરત છે કે LS માં ઇવેન્ટ છે એટલે S 1 બને છે જેનો અર્થ છે A1 સિલેક્ટ થાય છે અને A1 માં પણ એક ઇવેન્ટ છે A1 પણ 0 બની રહ્યો છે તો આ 0 પણ પ્રચાર કરશે અને એટલેકે યુનિયન 0 ઉપર અટવાઈ જશે તેથી તમે જોઈ શકો છો કે જેમ જેમ બ્લોક્સ વધુ કોમ્પ્લેક્સ બને છે તેમ તમારી પાસે એક નિયમ હોઈ શકે છે પરંતુ નિયમો વધુને વધુ કોમ્પ્લેક્સ બની શકે છે પરંતુ ચાલો એક ઉદાહરણ જોઈએ ચાલો આપણે નીચે પ્રમાણે ઉદાહરણ લઈએ ચાલો કહીએ કે આપણી પાસે એક NAND ગેટ છે આપણી પાસે OR ગેટ છે AND ગેટ અને બીજો NOR ગેટ છે ચાલો કહીએ કે ત્યાં 5 ઇનપુટ A B C D E છે ચાલો FGH લાઇન્સને કેટલાક નામ આપીએ ચાલો કહીએ કે આઉટપુટ Z છે ચાલો ધારીએ કે આપણે કેટલાક ઇનપુટ વેક્ટર એપ્લાય કરીએ ચાલો આપણે 0 1 0 1 અને 0 કહીએ તેથી જ્યાં તે 0 1 છે NAND ગેટનું આઉટપુટ શું હશે તે 1 છે OR ગેટ પણ 1 છે AND ગેટ 1 1 એ 1 છે 1 0 NOR ગેટ 0 છે તેથી આ મૂલ્યો સાથે ચાલો આ પ્રથમ ટેસ્ટ વેક્ટર અથવા પ્રથમ ટેસ્ટ વેક્ટર T1 0 1 0 1 0 માટે ફોલ્ટ સૂચિની ગણતરી કરવાનો પ્રયાસ કરીએ તેથી આપણે ઇનપુટ બાજુથી શરૂ કરીએ છીએ જુઓ LA એ પ્રાઇમરી ઇનપુટ છે A એ પ્રાઇમરી ઇનપુટ છે તેથી LA એ A ના મૂલ્યમાં ફેરફાર સાથે માત્ર તે જ ફોલ્ટ્સ સમાવશે જેનો અર્થ એ છે કે માત્ર A 1 સ્ટક થાય છે એવી જ રીતે LB B 1 ઉપર હશે તેથી B 0 ઉપર સ્ટક થશે LC 1 ઉપર સ્ટક થશે અને LD D 0 ઉપર સ્ટક થશે અને LE E 1 ઉપર સ્ટક થશે આ પ્રાઇમરી ઇનપુટ ફોલ્ટ્સ છે હવે ચાલો તે નિયમોનો ઉપયોગ અન્ય લાઈનોની ફોલ્ટ લિસ્ટ કાઢવા માટે કરીએ ચાલો લાઇન F જોઈએ તમે જુઓ F એ NAND ગેટ છે ઇનપુટ્સ 0 1 છે આઉટપુટ 1 છે તો આઉટપુટ 0 કેવી રીતે બની શકે આ A ને 1 માં બદલવું પડશે પરંતુ B બદલવો જોઈએ નહીં જેનો અર્થ છે કે LA માઈનસ LB એટલેકે યુનિયન F 0 ઉપર સ્ટક થાય છે તેથી જો તમે LA માઈનસ LB કરો છો તો આ કંઈ સામાન્ય નથી માત્ર A 1 ઉપર સ્ટક થાય છે તેથી આ સમૂહ 1 ઉપર સ્ટક થાય છે અને F 0 ઉપર સ્ટક થઈ જાય છે તેવી જ રીતે ચાલો LG આ ઇનપુટ 0 1 સાથેનો OR ગેટ છે આઉટપુટ 1 છે તેથી અહીં ફરીથી આઉટપુટ 0 થશે જો D બદલાય છે પરંતુ C બદલાતું નથી તેથી તે LD માઈનસ LC યુનિયન G 0 ઉપર સ્ટક થઈ જશે તો LD માઈનસ LC કેટલું છે ત્યાં સામાન્ય કંઈ નથી ફરીથી ફક્ત D 0 ઉપર સ્ટક થઈ ગયો છે અને G 0 ઉપર સ્ટક થઈ ગયો છે પછી H આવે છે LH આપણે આને જોઈએ છીએ અને ગેટ બંને ઇનપુટ 1 અને 1 છે તેથી જો તેમાંથી કોઈ એક બદલાશે તો આઉટપુટ બદલાશે તેથી તે આઉટપુટ H માં LF યુનિયન LG યુનિયન ફોલ્ટ હશે જે 0 ઉપર સ્ટક થઈ ગયું છે આ LF છે અને આ LG છે તેથી તમે યુનિયન લો તેથી આ A1 F0 D0 G0 અને H0 કંઈ સામાન્ય નથી આ LH હશે અને છેલ્લે તમે LZ LZ ની ગણતરી કરો આ NOR ગેટ 1 0 છે તેથી તે આઉટપુટ 1 બનાવશે H ને બદલવું પડશે પરંતુ E બદલવો જોઈએ નહીં તેથી તે LH માઇનસ LE યુનિયન Z 1 ઉપર સ્ટક થઈ જશે તેથી LH માઇનસ LE ત્યાં સામાન્ય કંઈ નથી તેથી આ રહે છે અને આ 1 અને 1 ઉપર સ્ટક થઈ જાય છે તેથી આપણે આઉટપુટ લાઇન Z માટે ફોલ્ટ લિસ્ટ મેળવ્યું છે તમે જુઓ છો કે અહીં 6 ફોલ્ટ્સ છે તેથી આનો અર્થ શું છે તેનો અર્થ એ છે કે આ તમામ 6 ફોલ્ટ્સ માટે આઉટપુટ મૂલ્ય Z 0 થી 1 માં બદલાશે જેનો અર્થ છે કે આ ટેસ્ટ વેક્ટર T1 6 ફોલ્ટ્સ શોધી શકે છે અને આ 6 ફોલ્ટ્સ છે હવે ચાલો ધારીએ કે આપણે બીજા ટેસ્ટ વેક્ટરને એપ્લાય કરીએ છીએ જ્યાં આપણે એક બિટ્સમાં ફેરફાર કરીએ છીએ તો ચાલો આગળ કહીએ કે ફક્ત A ફેરફારો આ 1 1 0 1 0 છે તેથી હું માત્ર ડાયાગ્રામમાં સંબંધિત ફેરફારો બતાવી રહ્યો છું આ 1 માં બદલાય છે આ એક NAND ગેટ છે તે 1 1 બને છે તેથી F પણ 0 માં બદલાય છે અને ગેટ 0 અને 1 આ પણ 0 0 0 બને છે આ પણ 1 બને છે તેથી તમે આ ચોક્કસ ગેટ અથવા લાઇન C D B C D E G માટે જુઓ છો ત્યાં કોઈ ઇવેન્ટ ન તો લોજિક ઇવેન્ટ ન તો સૂચિ ઇવેન્ટ નથી તેથી મારે આનું ફરીથી મૂલ્યાંકન કરવાની જરૂર નથી પરંતુ આપણે કેટલીક લાઇનોનું પુનઃમૂલ્યાંકન કરવું પડશે હું ફક્ત તે લાઇન્સ બતાવી રહ્યો છું તેથી હું તેને અહીં બાજુમાં બતાવી રહ્યો છું તેથી મારે LA નું પુનઃમૂલ્યાંકન કરવાની જરૂર છે હવે A 1 છે તેથી LA એ A 0 ઉપર સ્ટક થઈ જશે આ પરિવર્તન છે જેથી જૂની યાદી દૂર થઈ જાય હવે આ NAND ગેટમાં ઇનપુટ તરીકે 1 1 છે તેથી આઉટપુટ બદલવા માટેની શરત LA યુનિયન LB હશે તેથી LF પુનઃગણિત કરવામાં આવે છે ત્યાં એક સૂચિ ઇવેન્ટ બની છે સૂચિ ઇવેન્ટ LA માં ફેરફાર કરવામાં આવ્યો છે ત્યાં એક લોજિક ઇવેન્ટ પણ છે ઇનપુટની સ્થિતિ બદલાઈ છે તેથી F ની પુનઃ ગણતરી કરવી પડશે તેથી LF LA યુનિયન હશે LB યુનિયન F 1 ઉપર સ્ટક થયેલું છે તમે LB જુઓ છો કે તમે જૂની વેલ્યુ અગાઉની વેલ્યુ લો છો તેથી શું LA હવે 0 ઉપર સ્ટક થઈ ગયું છે LB તમે પાછલું મૂલ્ય લો અને F 1 ઉપર સ્ટક થયેઈ ગયું છે એવી જ રીતે તમે H ની ગણતરી કરો એવી જ રીતે તમે ચાલુ રાખો તેથી તમે LH ની વેલ્યુની ગણતરી કરો હવે ઇનપુટમાં 0 અને 1 છે AND ગેટ છે જો F બદલાશે તો આઉટપુટ બદલાશે પરંતુ G બદલાતો નથી તેથી તે LF માઈનસ LG યુનિયન H 1 ઉપર સ્ટક થઈ જશે તેથી તમે તેવી જ રીતે ગણતરી કરી શકો છો અને અંતે જ્યારે તમે Z ઉપર આવો છો LZ 0 0 NOR હશે તેથી એનો અર્થ એ છે કે જો કોઈ એક ફેરફાર થાય છે તો આઉટપુટ બદલાશે તેથી તે LH યુનિયન LE યુનિયન Z હશે જે 0 ઉપર સ્ટક થાય છે તેથી આ તમે સમાન રીતે ગણતરી કરી શકો છો તેથી તમે જુઓ છો કે અહીં તમે ફક્ત કેટલીક ફોલ્ટ સૂચિની ફરીથી ગણતરી કરી રહ્યાં છો A તમે રિ કમ્પ્યુટિંગ કરી રહ્યાં છો LF તમે રિ કમ્પ્યુટિંગ કરી રહ્યાં છો પછી LH તમે રિ કમ્પ્યુટિંગ કરી રહ્યાં છો LZ તમે રિ કમ્પ્યુટિંગ કરી રહ્યાં છો પરંતુ તેમાંથી કેટલાકને તમે સ્પર્શ કરી રહ્યાં નથી તેઓ પહેલાનાં જેવા જ રહે છે તેથી આ ઇવેન્ટ ડ્રિવન સિમ્યુલેશનને યોગ્ય રીતે સમજાવે છે તેથી તમે સમગ્ર સર્કિટનું સિમ્યુલેટ કરી રહ્યાં નથી પરંતુ આપણે ફક્ત તે ભાગોનું સિમ્યુલેટ કરી રહ્યા છીએ જે જરૂરી છે તેથી ચાલો આપણે છેલ્લી પદ્ધતિ ઉપર જઈએ કે આપણે એક ફોલ્ટ સિમ્યુલેશનની ચર્ચા કરવી જોઈએ તે પેરેલલ ફોલ્ટ સિમ્યુલેશન છે હવે સમવર્તી ફોલ્ટ સિમ્યુલેશન એ આધાર ઉપર આધારિત છે કે સિમ્યુલેશન દરમિયાન મોટાભાગની ફોલ્ટી સર્કિટમાં મોટાભાગના મૂલ્યો બદલાતા નથી કે સરેરાશ માત્ર થોડીક લાઇન્સની નાની ટકાવારી તેઓ લોજીક મૂલ્યોમાં બદલાય છે આ અવલોકન છે તેથી અહીં ફરી પાછલી પદ્ધતિની જેમ આપણે તમામ ફોલ્ટ્સને ધ્યાનમાં લઈએ છીએ પરંતુ આપણે જોશું આપણે અહીં ઘણી વધુ માહિતી જાળવીએ છીએ આપણે ફક્ત ફોલ્ટ્સ વિશેની માહિતી જ નહીં પણ ગેટના ઇનપુટ અને આઉટપુટ મૂલ્યો પણ જાળવીએ છીએ તેથી આવશ્યકપણે આપણે સર્કિટના ફોલ્ટમુક્ત વર્ઝન અને દરેક ફોલ્ટી વર્ઝનને એકસાથે સિમ્યુલેટ કરીએ છીએ તેથી જ તેને સમવર્તી ખોટા સિમ્યુલેશન કહેવામાં આવે છે મને આમાં ઉદાહરણ સાથે સમજાવવામાં આવશે તેથી આપણે સારા સર્કિટને સિમ્યુલેટ કરીએ છીએ અને દરેક ફોલ્ટી સર્કિટ માટે તમે ફક્ત તે જ સિમ્યુલેટ કરો છો જેના માટે ઓછામાં ઓછું એક ઇનપુટ અથવા આઉટપુટ મૂલ્ય N ના રિસ્પેક્ટમાં બદલાઈ રહ્યું છે તેથી હું એક ઉદાહરણની મદદથી આ સમજાવીશ ચાલો 0 1 અને 0 ઇનપુટ્સ સાથે 2 ઇનપુટ અને ગેટ લઇએ અહીં પણ આપણે ફોલ્ટ લિસ્ટ જાળવીએ છીએ પરંતુ મેં કહ્યું તેમ ફોલ્ટ લિસ્ટની પ્રકૃતિ વધુ વિસ્તૃત છે આપણે માત્ર ફોલ્ટ્સ જ નહીં પરંતુ ઇનપુટ મૂલ્યો અને આઉટપુટ મૂલ્યની પણ માહિતી રાખીએ છીએ તો આ ચોક્કસ ગેટ માટે તમે a 0 b 1 અને c 0 જુઓ છો તો કઈ ફોલ્ટ્સ છે જે ઓછામાં ઓછી અમુક વસ્તુ બદલી શકે છે એક 1 ઉપર સ્ટક થયેલો છે આ ઇનપુટ બદલાઈ શકે છે જો આ ફોલ્ટ થાય છે તો ઇનપુટ 1 1 બનશે અને આઉટપુટ 1 થશે b 0 ઉપર સ્ટક થઈ જશે b 0 છે ઇનપુટ 0 0 હશે પરંતુ આઉટપુટ થતું નથી તમે અહીં જુઓ છો ભલે આઉટપુટ બદલાય નહીં તો પણ આપણે તેને ફોલ્ટ લિસ્ટમાં રાખીએ છીએ અને છેલ્લે c 1 ઉપર સ્ટક થયેલો છે જ્યાં ઇનપુટ 0 1 છે પરંતુ આઉટપુટ 1 છે હવે ઘણા ટેક્સ્ટ બુક્સમાં આ જ માહિતી જે આ રીતે ટેબ્યુલર સ્વરૂપમાં બતાવવામાં આવે છે તેને આ રીતે રજૂ કરવામાં આવે છે જાણે કે આ તમારા ગેટનું ફોલ્ટ ફ્રી વર્ઝન છે અને આ 3 ફોલ્ટી વર્ઝન આ રીતે બતાવવામાં આવી છે તેથી તમે તેમને એકસાથે સિમ્યુલેટ કરી રહ્યાં છો તમે ફોલ્ટ ફ્રી વર્ઝન તેમજ આ 3 ફોલ્ટી વર્ઝનનું સિમ્યુલેટ કરી રહ્યાં છો જે ગેટની ઓછામાં ઓછી 1 ઇનપુટ અથવા આઉટપુટ લાઇનને બદલે છે આ વિચાર છે હવે અહીં ફોલ્ટ લિસ્ટ કેવી રીતે અપડેટ કરવામાં આવે છે જો નીચેની એક અને વધુ શરતો સંતોષાય તો ફોલ્ટ લિસ્ટ અપડેટ કરવામાં આવશે સૌપ્રથમ તો ફોલ્ટ ગેટ માટે સ્થાનિક છે અથવા ઓછામાં ઓછું એક ઇનપુટ અથવા ગેટનું આઉટપુટ અનુરૂપ ફોલ્ટ ફ્રી વર્ઝનમાં સૂચિત મૂલ્ય કરતાં અલગ છે હવે હું એક ઉદાહરણની મદદથી આ સમજાવવાનો પ્રયત્ન કરીશ અને શરૂઆતમાં બધી લાઇન્સ અસ્પષ્ટ સ્થિતિમાં X હોય છે કારણ કે સિમ્યુલેશન આગળ વધે છે મૂલ્યો વ્યાખ્યાયિત થાય છે અને ફોલ્ટ લિસ્ટ અપડેટ થાય છે તેથી આ પદ્ધતિનો એડવાન્ટેજ એ છે કે તમે અહીં જુઓ છો ત્યાં કોઈ કોમ્પ્લેક્સ સેટ થિયોરેટિક નિયમો નથી તેથી ડિડક્ટિવ ફોલ્ટ સિમ્યુલેશનની તુલનામાં સરેરાશ તે ઝડપી ચાલે છે અહીં આપણે ગેટના વિલંબનો પણ સમાવેશ કરી શકીએ છીએ પરંતુ સમસ્યા એ છે કે અહીં ફોલ્ટ લિસ્ટ વધુ વિસ્તૃત છે તેથી ડિડક્ટિવ ફોલ્ટ સિમ્યુલેશનની સરખામણીમાં મેમરીની જરૂરિયાત વધારે છે તેથી તમારે વધુ માહિતી સંગ્રહિત કરવાની જરૂર છે તો ચાલો એક ઉદાહરણની મદદથી આને સમજાવીએ તેથી આપણે અહીં એક સરળ ઉદાહરણ લઈએ ચાલો આપણે 3 ગેટવાળી સર્કિટ લઈએ ઇનપુટ A B C અને D છે આ E F છે અને આઉટપુટ છે તો આ એક NAND ગેટ છે આઉટપુટ G છે તો ચાલો G1 G2 G3 ગેટને નામ આપીએ હવે ડિડક્ટિવ ફોલ્ટ સિમ્યુલેશનના રિસ્પેક્ટમાં એક તફાવત છે કારણ કે અગાઉના કિસ્સામાં આપણે દરેક લાઇનને અનુરૂપ ફોલ્ટ સૂચિ વ્યાખ્યાયિત કરી હતી પરંતુ અહીં આપણે ગેટ માટે ફોલ્ટ સૂચિ વ્યાખ્યાયિત કરી રહ્યા છીએ લાઇન્સ માટે નહીં આ એક તફાવત છે તેથી ચાલો આપણે ઈનપુટ મૂલ્ય સાથે સર્કિટનું સિમ્યુલેટ કરવાનો પ્રયાસ કરીએ ચાલો કહીએ કે 0 1 0 1 છે તેથી આ મૂલ્ય 0 છે આ મૂલ્ય 1 છે અને આ મૂલ્ય 1 છે હું તમને ફક્ત 1 સિમ્યુલેશન માટે બતાવી રહ્યો છું આ કેસ લેવલ બાય લેવલ માટે તમે ગેટ ઉપર પ્રક્રિયા કરો છો પહેલા G1 જુઓ હું G1 માટેના અલગ અલગ ગેટ માટે ફોલ્ટ લિસ્ટ બતાવી રહ્યો છું G1 ઇનપુટ 0 1 છે આઉટપુટ 0 છે તો ફોલ્ટ લિસ્ટમાં શું હશે એક ફોલ્ટ 1 ઉપર સ્ટક થયેલો હશે જેના માટે ઇનપુટ્સ 1 1 હશે અને આઉટપુટ પણ 1 બનશે બીજો ફોલ્ટ B 0 ઉપર સ્ટક થયેલો છે ઇનપુટ 0 0 આઉટપુટ 0 છે અને ત્રીજો 1 E એ 1 ઉપર સ્ટક થયેલો છે તેથી ઇનપુટ 0 1 છે આઉટપુટ 1 હશે આ ગેટ G1 માટે ફોલ્ટ લિસ્ટ છે એવી જ રીતે ગેટ G2 માટે ફોલ્ટ લિસ્ટ આના જેવું હશે તે 0 1 1 છે આ એક OR ગેટ છે તેથી ત્યાં ફોલ્ટ 1 લાઇન C C 1 ઉપર સ્ટક થઈ શકે છે તેથી તે 1 1 હશે આઉટપુટમાં કોઈ ફેરફાર થયો નથી D 0 0 0 ઉપર સ્ટક થઈ જશે આઉટપુટ 0 થશે અથવા F 0 ઉપર સ્ટક થશે ઇનપુટ 0 1 છે પરંતુ આઉટપુટ 0 સાચું છે હવે ચાલો G3 ઉપર આવીએ તેથી અહીં આપણે જોઈશું કે કેવી રીતે ફોલ્ટ લિસ્ટનો પ્રચાર કરવામાં આવે છે ચાલો પહેલા આપણે સ્થાનિક ફોલ્ટ્સ 0 1 અને 1 જોઈએ તેથી ફોલ્ટ E 1 ઉપર સ્ટક થઈ જશે F 0 ઉપર સ્ટક થઈ જશે અને G 0 ઉપર સ્ટક થઈ જશે તેથી જો તમારી પાસે E 1 ઉપર સ્ટક થઈ જશે તો ઇનપુટ 1 1 હશે NAND ગેટ આઉટપુટ 0 હશે F 0 0 આઉટપુટ 1 અને આ 0 1 આઉટપુટ 0 ઉપર સ્ટક થઈ જશે તેથી હું તેને અલગથી બતાવી રહ્યો છું કારણ કે આ સ્થાનિક ફોલ્ટ્સ છે હવે તમે પ્રચારિત ફોલ્ટ્સ ઉપર આવો તમે પ્રચારિત ફોલ્ટ્સ જુઓ છો જે હું જુદા જુદા રંગ દ્વારા બતાવી રહ્યો છું તમે જોશો કે અહીં લાઇન E ઉપર એક ઇવેન્ટ છે જો આ 0 1 માં બદલાય છે તેથી મેં અહીં સ્થાનિક ફોલ્ટને ધ્યાનમાં લીધી છે પરંતુ આ E કદાચ 1 માં બદલાશે કારણ કે G1 માં પણ કેટલીક ફોલ્ટ છે જે આઉટપુટને 1 માં બદલી દે છે તેથી G1 જુઓ જુઓ જ્યાં પણ તે 1 માં બદલાય છે તે અહીં અને અહીં છે આ 2 ફોલ્ટ તેથી આ 2 ફોલ્ટ્સ આ સૂચિમાં ઉમેરવામાં આવશે તેથી 1 ઉપર સ્ટક થયેલો A અને 1 ઉપર સ્ટક થયેલો E બંને આ પ્રથમ ઇનપુટને 1 તરીકે બનાવી શકે છે તેથી આ વિલ તેને 1 1 બનાવી શકે છે આ E 1 ઉપર સ્ટક થઈ તેને 1 1 બનાવી શકે છે તેથી આઉટપુટ 0 હશે તેથી હું તેને અલગથી બતાવી રહ્યો છું કારણ કે આ સ્થાનિક ફોલ્ટ્સ છે હવે તમે પ્રચારિત ફોલ્ટો ઉપર આવો છો તમે જુઓ છો કે હું વિવિધ રંગથી બતાવી રહ્યો છું તે પ્રચારિત ફોલ્ટ્સ તમે અહીં જુઓ કે જો આ 0 1 જમણી બાજુ બદલાય તો ઇ લાઇન ઉપર એક ઇવેન્ટ છે તેથી મેં અહીં સ્થાનિક ફોલ્ટ ઉપર વિચાર કર્યો છે પરંતુ આ ઇ કદાચ ૧ માં બદલાઈ રહ્યો હશે કારણ કે જી ૧ માં પણ થોડી ફોલ્ટ છે જે આઉટપુટને બદલીને ૧ કરે છે તો જી 1 જુઓ જુઓ કે તે જ્યાં પણ બદલાય છે ત્યાં તે અહીં છે અને અહીં બરાબર છે આ 2 ફોલ્ટો તેથી આ 2 ફોલ્ટ્સ આ સૂચિમાં ઉમેરવામાં આવશે તેથી એ બંને 1 ઉપર અટવાયા અને ઇ બંને 1 ઉપર અટવાયા આ પ્રથમ ઇનપુટને 1 બનાવી શકે છે તેથી આ તેને 1 1 બનાવી શકે છે આ ઇ 1 ઉપર અટવાઈ ગયો છે તે પણ તેને 1 1 બનાવી શકે છે તેથી આઉટપુટ 0 હશે તેથી આ 2 ફોલ્ટો આ G1 થી પ્રચાર કરવામાં આવ્યા છે એવી જ રીતે F ને જુઓ આપણે પહેલાથી જ 0 ઉપર સ્ટક થઈ ગયેલ F દાખલ કરી દીધું છે અહીં લોકલ ફોલ્ટ પરંતુ F 0 બની શકે છે કારણ કે G 2 માં અમુક ફોલ્ટ છે જે આ અને આ છે તેથી તે 2 ફોલ્ટો પણ ઉમેરો D 0 ઉપર અટક્યો અને F 0 ઉપર અટક્યો તેથી આ 0 0 બનશે આ 2 ફોલ્ટ્સ G2 માંથી છે તેથી તમે જોશો કે આ રીતે તમે આગળ વધી શકો છો તમે છેલ્લે ફોલ્ટ લિસ્ટની ગણતરી કરી શકો છો તેથી જ્યારે તમે ફાઈનલ ગેટ આઉટપુટની ફોલ્ટ લિસ્ટ ઉપર પહોંચો છો ત્યારે તમે જાણો છો કે ફોલ્ટ ફ્રી વેલ્યુ 1 છે તમે તે તમામ ફોલ્ટ્સ જુઓ જેના માટે આઉટપુટ 0 તરીકે આવી રહ્યું છે જેમ કે એક આ છે એક આ છે આ એક છે અને એક આ છે તેથી તમે નિષ્કર્ષ ઉપર આવી શકો છો કે આ વિશિષ્ટ ટેસ્ટ વેક્ટર આ 4 ફોલ્ટ્સને યોગ્ય રીતે શોધી કાઢે છે અને જ્યારે બીજા વેક્ટર એપ્લાય થાય છે ત્યારે આપણે પ્રક્રિયાને અનુસરીએ છીએ જે ડિડક્ટિવ ફોલ્ટ સિમ્યુલેશન જેવી જ છે તમે જે રીતે આગળ વધો છો તેવી જ રીતે તમે ફોલ્ટ લિસ્ટમાં ફેરફાર કર્યો છે જો ત્યાં કોઈ ઇવેન્ટ નથી તો તેવી જ રીતે ફેરફારો કરશો નહીં તેથી આપણે વાસ્તવમાં ફોલ્ટ સિમ્યુલેશનની 2 પદ્ધતિઓ દર્શાવી છે જ્યાં તમે જોયું છે કે આપણે તમામ ફોલ્ટ્સને એકસાથે સિમ્યુલેટ કરી શકીએ છીએ તે ખૂબ જ ઝડપી છે પરંતુ આપણે ઉલ્લેખિત અગાઉની પદ્ધતિઓ કરતાં મેમરીની જરૂરિયાત વધારે છે તેથી અમારા આગળના લેક્ચરમાં આપણે ટેસ્ટની અન્ય પ્રક્રિયાઓ જોઈશું જેમ કે ટેસ્ટ જનરેશન ટેસ્ટ ક્ષમતા માટેની ડિઝાઇન વગેરે